ચાલો ડેટા સાયન્સ ના ઓપ્ટિમાઇઝેશન પર અમારા પ્રવચનો ચાલુ રાખીએ હું ગ્રેડિએન્ટ ડિસેન્ટ ઓપ્ટિમાઇઝેશનમાં કેવી રીતે કાર્ય કરે છે તેના સંખ્યાત્મક ઉદાહરણ બતાવીને આ વ્યાખ્યાનની શરૂઆત કરવા જઈ રહ્યો છું ઘણા કેસોમાં આને મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સમાં લર્નિંગ રુલ પણ કહેવામાં આવે છે ચાલો આપણે ફંક્શન f જોઈએ જે 4 x12 3 x1 x2 2 4 x22 5 5 x1 4 x2 છે અમે આ ફંકશનને ઘટાડવામાં રસ ધરાવીએ છીએ જેમ તમે જોઈ શકો છો કે આ બે વેરીએબલ્સ x1 અને x2 નું ફંકશન છે તેથી ત્યાં બે ડિસિઝન વેરીએબલ્સ છે જેના મૂલ્યો આપણે આ કાર્યને ઓછું કરવા માટે પસંદ કરી શકીએ છીએ જેમ મેં પહેલાં કહ્યું છે કે જો તે એક યુનિવેરિએંટ ઓપ્ટિમાઇઝેશન છે તો પછી તમે ચિત્રને બે પરિમાણોમાં વાય અક્ષ સાથે ઉદ્દેશ્ય કાર્ય મૂલ્ય અને x અક્ષ સાથે ડિસિઝન વેરીએબલ હોવાને કલ્પના કરી શકો છો હવે આપણી પાસે બે વેરીએબલ્સ x1 અને x2 સાથે ફંકશન છે અમે આને 3 પરિમાણોમાં કલ્પના કરીએ છીએ તમારી પાસે બે પરિમાણો x1 છે અને x2 પ્લેનમાં અહીં નીચે અને તમારી પાસે z અક્ષો છે જે f છે જે ઉદ્દેશ્ય કાર્ય મૂલ્ય છે તેથી અમે એ જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે કેવી રીતે અલ્ગોરિધમનો આ ફંકશન ને આંકડાકીય રીતે ઘટાડે છે હવે અગાઉના વ્યાખ્યાનમાંથી આપણે નોંધ્યું છે કે અમે વર્ણવેલ છે કે જ્યારે તમે આ ફંકશનને ઘટાડવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે કોંન્ટુર પ્લોટ તરીકે ઓળખાય છે તે કરો છો અને જો તમે પાછલી સ્લાઇડ જોશો તો તમે જાણશો કે x1 અને x2 પ્લેનમાં છે અને ઉદ્દેશ્ય કાર્ય એ મૂલ્ય છે જે પ્લેનની બહાર પ્રોજેક્ટ કરવામાં આવ્યું છે તેથી જો તમે કોન્સ્ટન્ટ ઓબ્જેકટીવ ફંકશન વૅલ્યુસ વિશે વિચારો પછી તમે શું વિચારો વિશે અગાઉના ગ્રાફમાં કોન્સ્ટન્ટ z કિંમત છે અને કોન્સ્ટન્ટ z વૅલ્યુ પ્લેન હશે જે ડિસિઝન વેરીએબલ્સ x1 અને x2 ના પ્લેન ને પેરલલ હશે તેથી જ્યારે તે સપાટીને કટ કરે છે જે આપણે પાછલા આલેખમાં જોયું છે તો તમારી પાસે આ કોંન્ટુર પ્લોટ તરીકે ઓળખાય છે તે હશે તેથી જ્યારે આપણે કોઈ ફંકશનને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે z દિશામાં રજૂ થાય છે ત્યારે ડિસિઝન વેરીએબલ્સમાંના બધા ફેરફારો એ₂ પરિમાણીય પ્લેન માં કરવામાં આવી રહ્યા છે જે અહીં બતાવ્યા છે ઉદાહરણ તરીકે દરેક આ વણાંકો જે અમે અહીં જોઈ રહ્યા છે તે કોંન્ટુર પ્લોટ છે અને કારણ કે હું પહેલા ઉલ્લેખ કર્યો આ કોંન્ટુર પ્લોટ પ્લોટ છે જ્યાં ઉદ્દેશ કાર્ય સેમ મૂલ્ય લે છે તેથી અગાઉની સ્લાઇડમાંથી તમે નોંધ્યું છે કે જો તમે સપાટી ઉપરથી પ્લેન પસાર કરાવતા હોવ તો તમે સપાટી પર આના જેવો વળાંક જોશો અને તમે સપાટીને ઉપર અને નીચે ખસેડતાં કોંન્ટુરનું કદ તેને અનુરૂપ વધશે અથવા ઘટશે હવે જે રીતે સૌથી વધુ ઓપ્ટિમાઇઝેશનની સમસ્યાઓ કાર્ય કરે છે તે નીચે મુજબ છે તેથી ચાલો આપણે કહીએ કે આપણે x1 અને x2 માટે કેટલાક મૂલ્યથી પ્રારંભ કરીએ તેથી આપણે ફક્ત તેના માટે મૂલ્યનો અંદાજ લગાવીએ છીએ અને આ તે છે જેને આપણે ઓપ્ટિમાઇઝેશનમાં આરંભ તરીકે કહીએ છીએ તો ચાલો આપણે ધારીએ કે આપણે આ સમસ્યાને x0 થી ઇનિશલાઇજ઼ કરી છે તેથી તમે જોશો કે આ પ્રારંભિકરણ મૂળભૂત રીતે કહે છે કે અહીં તમારું x1 માટેનું મૂલ્ય છે અને અહીં x2 ની કિંમત છે તેથી અમે કેટલાક x1 x2 પસંદ કર્યા છે અને અમે આ સમસ્યા ઇનિશલાઇજ઼ કરી છે હવે આપણે જાણીએ છીએ કે કૉન્સ્ટન્ટ ઓબ્જેકટીવ ફંકશન વૅલ્યુ કોંન્ટુર પ્લોટ છે અને જો આપણે અહીં આ સમીકરણ જોઈએ તો આપણે જે કહીએ છીએ તે એ છે કે ફંક્શન f જે આપણે પહેલાની સ્લાઇડમાંથી જોયું હતું જો આપણે આ ફંકશન માટે કૉન્સ્ટન્ટ મૂલ્ય શોધવું હોય તો મારે th k સેટ કરવું પડશે પછી હું આ સમીકરણ જોઈ શકું છું અને પછી કહી શકું છું કે f માટેનો આ કૉન્સ્ટન્ટ કોંન્ટુર પ્લોટ x1 x2 પ્લેનમાં માં કેવી રીતે દેખાશે અને તમે જોશો કે આ કિસ્સામાં આ ક્વાડ્રૈટિક છે તે ખરેખર આ વિશિષ્ટ ફંક્શન માટે લંબગોળ બનશે તેથી આ લંબગોળ કે જે આપણે શોધી કાઢ્યે છીએ તે અમુક ચોક્કસ મૂલ્ય k માટે હશે અને આપણો આરંભ બિંદુ અહીં છે હવે આનો અર્થઘટન કરવાની રીત કહેવાની છે કે જો આપણે આ કોંન્ટુર પર આગળ વધતા રહીએ તો તમે તમારા ઉદ્દેશ્ય કાર્ય દ્વારા કોઈ સુધારણા કરી શકશો નહીં કે તમારું ઉદ્દેશ્ય કાર્ય ઘટશે નહીં કારણ કે તે કોન્સ્ટન્ટ કોંન્ટુર પ્લોટ છે હવે ગ્રૈડીઅન્ટ ડિસેન્ટ માં આપણે આ સમીકરણ લખ્યું છે જ્યાં આપણી પાસે x k 1 x k α k sk હતું અમે કહ્યું કે આ વર્તમાન બિંદુ છે આ સ્ટેપ લેંથ છે અને આ તે દિશા છે જેમાં આપણે ખસેડવું જોઈએ તો ચાલો આપણે અહીં આ ચિત્ર જોઈએ જ્યારે આપણે પ્રારંભ કરીએ છીએ ત્યારે આપણી પાસે x0 છે જે આરંભ છે જે આ બિંદુ છે આપણે જે કરવાની જરૂર છે તે છે કે આપણે એક દિશા શોધવાની જરૂર છે કે જેમાં આપણે આગળ વધવું જોઈએ અને એકવાર આપણે એવી દિશા શોધીશું કે જેમાં આપણે આગળ વધવું જોઈએ પછી આપણે લર્નિંગ રુલ અથવા લર્નિંગ કોન્સ્ટન્ટ શોધીશું જે આપણને આગળના મુદ્દા પર લઈ જશે તેથી આ કિસ્સામાં પ્રારંભિક અનુમાન કે જે અમે પસંદ કર્યું છે તે આશરે 2 2 છે અને જ્યારે તમે આ 2 2 ને અવેજી કરો છો ત્યારે f નૉટ તે મૂલ્ય 19 છે તેથી આગળનું પગલું નીચે મુજબ છે તેથી આપણે કહીશું x1 x0 છે હવે જો હું આ દિશાને ∇એફ પ્રમાણે લઈશ જે અમે છેલ્લા સમયની ચર્ચા કરી હતી જે મેં અહીં f પ્રાઇમ તરીકે લખી છે તો સમીકરણ નવું બિંદુ x1 હશે x0 α વખત f તેથી આ ગ્રેડનું મૂલ્યાંકન એ બિંદુએ કરવામાં આવે છે કે તમે હાલમાં છો તેથી અહીં સમાન સમીકરણ આ બને છે તેથી ફક્ત ઓપ્ટિમાઇઝેશન અભિગમ કેવી રીતે કાર્ય કરે છે તેના વિચારને સમજાવવા માટે આપણે અહીં કેટલાક α પસંદ કરવા જઈશું જેને આપણે અહીં 0 135 તરીકે પસંદ કર્યું છે એક રીત છે જેમાં તમે આને સ્વચાલિત કરી શકો છો અને અહીં અમે ફક્ત આ સંખ્યાનો ઉપયોગ કરી રહ્યા છીએ હવે જો હું ∇f લેવ છુંતેથી જ્યારે હું આ ફંકશન x1 સાથે ડિફરેન્શીઅત કરું છુંહું આ શબ્દ 8x1 મળશેઆ શબ્દ પરથી હું 3 x2 મળશે અને આ શબ્દ પરથી મને 5 5 મળશે તેથી ∂f ∂x1 આ શબ્દ હોઈ રહ્યું છે અને ∂f ∂x2 હું 3 x1 આ શબ્દથી મેળવીશ 5 x2 આ અને આ દ્વારા 4 હું અહીંથી જઇશ તેથી આ ∂f ∂x2 છે તેથી તે તમારું એફ પ્રાઇમ અથવા ∇ એફ છે હવે તમારે શું કરવાની જરૂર છે એકવાર તમે તેને ઓળખો છો જો તમે આ સમીકરણને જોશો તો આ દિશા જે ગ્રૈડીઅન્ટ દિશા છે તે x0 પર મૂલ્યાંકન કરવાની રહેશે અને આપણો મૂળ x0 2 2 છે હું 2 2 ની કિંમત આ સમીકરણોમાં બદલીશ તેથી મારી પાસે 8 ટાઈમ્સ 2 3 ટાઈમ્સ 2 5 5 અને 3 ટાઈમ્સ 2 5 ટાઈમ્સ 2 4 છે અને આ લર્નિંગ પરિમાણ છે અને આ આપણો મૂળ મુદ્દો છે જે મને એક v બિંદુ x1 સરળ ગણતરી પછી આપે છે અને જ્યારે તમે x1 પર ફંકશન વેલ્યુની ગણતરી કરો તમે જોશો કે મૂળ ફંકશન વેલ્યુ 19 હતું હવે તે અહીં આ સંખ્યા પર નીચે આવી છે તેથી આપણે જે મુદ્દાને બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે છે આ દિશા ખરેખર એક સારી દિશા છે અને પછી તમે દિશા તરફ આગળ વધો છો અને તમને લાગે છે કે તમારું ઉદ્દેશ ફંકશન મૂલ્ય ઘટે છે જે અમારું મૂળ હેતુ છે કારણ કે અમે આ કાર્યને ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને જેમ જેમ મેં આ પહેલા ઉલ્લેખ કર્યો છે સામાન્ય રીતેગ્રૈડીઅન્ટ ડિસેન્ટ ને લર્નિંગ રુલ કહેવામાં આવે છે તેથી જ્યારે તમારી પાસે પરિમાણો છે ચાલો આપણે કહીએ કે તમે કોઈ વિશેષ સમસ્યા માટે શીખવાનો પ્રયાસ કરી રહ્યાં છો આ આ સમીકરણને સમાયોજિત કરે છે ત્યાં સુધી તે પરિમાણોને કેટલાક હેતુ પૂરા કરે ત્યાં સુધી તેને વ્યવસ્થિત રાખે છે અને આ ગોઠવણ ને સામાન્ય રીતે મશીન લર્નિંગમાં લર્નિંગ રુલ કહેવામાં આવે છે તો આ એક નવો મુદ્દો છે કે આપણે સાચા છીએ અને જો તમને આ મૂલ્ય જે 0 0399 છે અને તે શોધી કાઢો તો પછી આ k જે પણ હશે તે f 1 હતું જે 0 0399 છે તો તમે નોંધશો કે સમીકરણ સેમ રહે છે આ કોન્સ્ટન્ટ તે જ બદલાયું છે તેથી આ લંબગોળ બનવાનું ચાલુ રાખ્યું છે પરંતુ તે એક લંબગોળ છે જે તમારા મૂળ લંબગોળથી સંકોચો છે તેથી કોન્સ્ટન્ટ કોંન્ટુર પ્લોટ આ વાદળી પ્લોટ તે પ્લોટ છે કે જેના પર f 0 0399 ની કિંમત લેશે તેથી જ્યાં પણ તમે આ વાદળી વળાંક અથવા વાદળી કોંન્ટુર પર છો ઉદ્દેશ્ય કાર્ય મૂલ્ય સમાન છે તેથી આપણે જોઈએ છીએ તે લર્નિંગ રુલ નું આ પ્રથમ પગલું છે હવે ચાલો હવે પછીના ઇટરેશન પર આગળ વધીએ આગામી પુનરાવૃત્તિ ખૂબ બરાબર એ જ છે તમે અહીં જે જોઈ શકો છો તે છે આપણે x1 થી પ્રારંભ કરીએ છીએ જે આપણે અગાઉના પુનરાવૃત્તિથી ઓળખ્યું હતું અને x2 x1 α f prime x1છે તેથી ખૂબ અમે તે જ કરી રહ્યા છીએ હું x1 ની કિંમત અહીં બદલીશ α સમાન રહે છે અને હું તે જ ∂f ∂x કરું છું પરંતુ હવે હું નવા બિંદુ x1 પર ગ્રૈડીઅન્ટનું મૂલ્યાંકન કરું છું તેથી જો તમે અહીંની છેલ્લી સ્લાઈડમાં જોશો કે અમે આ કિંમતો માટે 2 અને 2 મૂક્યા છે પરંતુ આમાં તમે જોશો કે હું x1 મૂલ્ય 0 2275 0 3800 નો ઉપયોગ કરી રહ્યો છું અને આ કિસ્સામાં ભણતરનો દર સ્થિર રહે છે પરંતુ વધુ અત્યાધુનિક અલ્ગોરિધમ્સ અથવા અલ્ગોરિધમ્સમાં જ્યાં તમે ખરેખર આપણે આ અલ્ગોરિધમ સાથે જતા હોઈએ ત્યાં આ શિક્ષણ પરિમાણના કદને ઓપ્ટિમાઇઝ કરી શકીએ તેમ છતાં વિચારો ખૂબ સમાન છે ફક્ત આ સંખ્યા પુનરાવૃત્તિને ઇટરેશનમાં બદલતી રહેશે હવે આપણને નવી કિંમત x2 મળશે અને નોંધ લો કે fx2 ની આ નવી કિંમત જ્યારે આ ફંક્શન f માં સબ્સ્ટિટૂટ કરવા માં આવે છે ત્યારે તમને નાના ઉદ્દેશ્ય કાર્ય મૂલ્ય પણ આપે છે હકીકતમાં ઉદ્દેશ્ય કાર્ય નકારાત્મક બની ગયું છે તેથી આ નવો મુદ્દો અહીં x2 તરીકે બતાવવામાં આવ્યો છે હવે પાછલું પુનરાવર્તન આપણે કેવી રીતે ગયા સ્લાઇડ્સમાં ચર્ચા કરી જેમ કે આ પુનરાવૃત્તિમાં જો તમે ફંકશન f લો અને પછી તેને 2 0841 સેટ કરો તો તે ફરીથી લંબગોળ કોંન્ટુર હશે અને તે કોંન્ટુર ખરેખર છે આ લીલા કોંન્ટુર દ્વારા વર્ણવેલ તેથી એક વધુ પુનરાવૃત્તિ તમે ફક્ત તે જ પગલાઓ દ્વારા અનુસરી શકો છો અહીં x2 પહેલાની સ્લાઈડમાંથી નવી x3 કિંમત જે x2 α છે હવે ફરીથી ગ્રૈડીઅન્ટ નું મૂલ્યાંકન નવા બિંદુએ કરવામાં આવે છે અને α સમાન રહે છે અને હવે તમે પાછલી સ્લાઇડ્સમાંથી નોંધ્યું છે ચાલો પાછલી સ્લાઇડ પર ઝડપથી પાછા જઈએ અને જોઈએ કે મૂલ્ય શું છે ઉદ્દેશ્ય કાર્યનું મૂલ્ય 2 0841 હતું હવે જ્યારે તમે નવો બિંદુ x3 જુઓ ઉદ્દેશ્ય કાર્ય મૂલ્ય હજી પણ ઘટી ગયું છે જે તે 2 3341 બન્યું છે તેથી અમે નોંધ્યું છે કે અલ્ગોરિધમનો દરેક પગલા પર ઉદ્દેશ્ય કાર્ય આપણા માટે અહીં સુધારવામાં આવે છે આ સમસ્યામાં સુધારણા એટલે ઉદ્દેશ્ય કાર્ય મૂલ્ય નીચે આવતા રહે છે અને કારણ કે દરેક બિંદુએ અને ઉદ્દેશ્ય કાર્ય મૂલ્ય આપણી આશાને નીચે આવતા રહે છે તે કોઈક તબક્કે તે લઘુત્તમ મૂલ્યને હિટ કરશે તે ન્યુનત્તમ મૂલ્ય છે કે નહીં તે તમે કેવી રીતે સમજી શકશો તે એવી વસ્તુ છે કે જેની આપણે આગળની સ્લાઈડમાં ચર્ચા કરીશું તેમ છતાં હું તમને નોંધવા માંગું છું કે દરેક પુનરાવર્તન પર ઉદ્દેશ્ય કાર્યનું મૂલ્ય નીચે આવતું રહે છે કારણ કે અમે ઉદ્દેશ્ય કાર્યને ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને તમે આ ચિત્રને ઝૂમતા જતા તમે જે પ્રકારનો સુધારો મેળવશો તે આ જોઈ શકશો આ આપણો મૂળ લાલ લંબગોળ કોંન્ટુર હતો જે ફ્રેમની બહાર જવાનો છે તેથી આ એક મોટો લંબગોળ કોંન્ટુર છે જ્યાંથી આપણે પ્રારંભ કર્યો છે પરંતુ અમે અહીં આવવાના ઉદ્દેશ્ય કાર્યમાં સુધારો કર્યો છે અને ફક્ત ડેટા સાયન્સ અને ઓપ્ટિમાઇઝેશન વચ્ચેનું જોડાણ બનાવવા માટે જો આ ઉદ્દેશ્ય કાર્ય એ કોઈ કાર્યમાં ભૂલ હોતી કે તમે તમારી પ્રારંભિક ભૂલની અંદાજ લગાવતા હોવ તો ખૂબ મોટી હોય છે અને જેમ આપણે શીખીએ છીએ અથવા મશીન ફંક્શનને અંદાજિત કરવાનું શીખે છે તે શું રાખે છે સુધરે છે અને તે નવા મુદ્દાઓ શોધવાનું ચાલુ રાખે છે જે તે પરિમાણના મૂલ્યો હોઈ શકે છે જે તમે શોધવા માટે પ્રયાસ કરી રહ્યાં છો કે ભૂલ ઓછી રહે છે તેથી તે અહીં આ ઉદાહરણમાં થઈ રહ્યું છે તેથી તમે આ પ્રક્રિયામાંથી પસાર થઈ શકો છો ત્રીજી પુનરાવૃત્તિ કદાચ અમને આ x3 આપે છે અને પછીનું પુનરાવર્તન તમને એક fx4 આપે છે મૂલ્ય જે આ છે અને તમે નોંધ કરી શકો છો કે ઉદ્દેશ કાર્ય મૂલ્ય નીચે આવી ગયું છે આ કેટલીક ઓપ્ટિમાઇઝેશન પ્રક્રિયામાં આગળ જતા અમે જોયેલી કેટલીક રસપ્રદ વસ્તુઓની પણ નોંધ લો જો તમે નોંધ્યું હોય તો મને લાગે છે કે પ્રથમ મૂલ્ય એફ એક્સ માટે ખૂબ ઊંચું હતું અને પ્રથમ પુનરાવૃત્તિ પછી ઉદ્દેશ ફંકશન મૂલ્ય થોડું નીચે આવ્યું અને પછી આપણે ધીમે ધીમે ઉદ્દેશ ફંકશન મૂલ્યને સુધારવાનું ચાલુ રાખ્યું છે અને જેમ જેમ તમે નજીકમાં જાઓ છો તેમ તમારા ઉદ્દેશ્ય કાર્ય મૂલ્યમાં ક્રમશ સુધારણા જે પુનરાવર્તનોમાં પછીથી ગાણિતીક નિયમોમાં આવે છે તે ઓછું થવાનું છે મારો અર્થ શું છે જ્યારે હું પ્રથમ સુધારણા x0 થી x1 થી ગયો ત્યારે હું ખૂબ જ એક મોટો સુધારો હતો પરંતુ જ્યારે આપણે x2 થી x3 થી જઈએ છીએ અને x3 થી x4 ઉદ્દેશ્ય કાર્યમાં સુધારો જ્યારે ઉદ્દેશ્ય કાર્યમાં સુધારો થઈ રહ્યો છે સુધારણાની માત્રા સતત ઘટતી રહે છે અને તમે અપેક્ષા કરશો કે કેમ કે જેમ તમે ઓપ્ટિમમની નજીક જાઓ છો અને તમે જાણો છો કે ઓપ્ટિમમ બિંદુ તે છે જ્યાં ગ્રૈડીઅન્ટ 0 પર જાય છે તેથી જો ઓપ્ટિમમની નજીક જો કાર્ય યોગ્ય રીતે ચાલુ હોય તો તમારી પાસે ડેરિવેટિવ્ઝ હશે જે ખૂબ જ નાના હોય છે અને જો તમે આ દરેક પગલાંને ધ્યાનમાં લો છો તો આ એક એવી વસ્તુ છે જે તમે લીધેલા પગલાનું કદ સૂચવે છે અને જો આ સતત મૂલ્ય હોય તો તમે જે પગલું ભરવા જઈ રહ્યા છો તેનું કદ નીચે આવી રહ્યું છે અને તમારા ઉદ્દેશ્ય કાર્યમાં સુધારો પણ નીચે આવશે પરંતુ ધ્યાનમાં રાખો કે ઉદ્દેશીય કાર્ય જે હું કહી રહ્યો છું તે બધું સુધારે છે તે તે છે કે જેના દ્વારા તે સુધરે છે તે નીચે આવતા રહેશે તેથી જો તમે આને થોડા વધુ પુનરાવર્તનો માટે કરો છો તો તમને ઓપ્ટિમમ બિંદુ મળશે જે આ સોલ્યુશન 0 5 છે અને આ ઓપ્ટિમમ બિંદુ પરનું કાર્ય મૂલ્ય આ બનશે હવે કેટલીક વસ્તુઓ જેનો હું અહીં સંબોધન કરું છું તેથી જ્યારે તમે આના જેવું અલ્ગોરિધમ લખશો અથવા જ્યારે આના જેવું અલ્ગોરિધમ કાર્ય કરે છે ત્યારે તમારે મશીનને કહેવું પડશે કે અમુક સમયે આ અલ્ગોરિધમ બંધ કરો કન્વર્જન્સ માપદંડ તરીકે ઓળખાતી ઓપ્ટિમાઇઝેશન પરિભાષામાં જે છે અને કન્વર્જન્સ માપદંડ જે રીતે કાર્ય કરે છે તે નીચેની ઘણી રીતો છે જેમાં તમે એક કન્વર્જન્સ માપદંડ પોસ્ટ કરી શકો છો અને પછી કહી શકો કે આ અલ્ગોરિધમનો કન્વર્ઝ થઈ ગયો છે તેથી અમે ડિસિઝન વિશે વાત કરી વિવિધ મૂલ્યો પોતાને ચલના મૂલ્યોનો નિર્ણય લે છે તેથી ચાલો આપણે કહીએ કે આપણે x k પર છીએ અને આપણે નવું ચલ x k 1 શોધી રહ્યા છીએ આપણી પાસે આ છે કે આપણી પાસે એક્સ k ફંકશન ની વેલ્યુ પણ છે અને xk 1 પર ફંકશનની વેલ્યુ અને આપણને xk1 પર ફંક્શનની ગ્રૈડીઅન્ટ પણ મળી છેતેથી હું અહીં બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તે છે જ્યારે હું xkથી x k 1 પર આગળ વધું છું હું આ બધી માત્રાઓની ગણતરી કરી શકું તેથી તમે આમાંથી કોઈપણ પર કન્વર્ઝન માપદંડ પોસ્ટ કરી શકો છો તેથી ઉદાહરણ તરીકે તમે આ અને આ વચ્ચેનો તફાવત કહી શકો છો જુદા જુદા અર્થના વેક્ટરમાં જો તે નાનું અને નાનું થઈ રહ્યું છે તો તમે તમારા અલ્ગોરિધમનો બંધ કરી શકો છો તેથી આની પાછળનો તર્ક એ છે કે જો તમે તમારા પરિમાણો માટે નાના મોડિફિકેશન બનાવતા હોવ તો તમે સંપૂર્ણ મૂલ્ય મેળવવાનો પ્રયાસ કરવા માટે તે ચાલુ રાખી શકો છો પરંતુ અમુક સમયે તે ખૂબ ફરક ન પાડવાનું શરૂ કરે છે તેથી તમે આ ધોરણનો ઉપયોગ કરી શકશો કારણ કે આપણે તેને કહીએ છીએ જે એલ્ગોરિધમ કન્વર્ઝ કહેવાની સ્થિતિ તરીકે બે અલગ અલગ પુનરાવર્તનો પર આ બે મૂલ્યો વચ્ચેનો તફાવત છે તે ત્યારે થાય છે જ્યારે આ પૂરતું નાનું બને છે તમે કહો છો કે અલ્ગોરિધમનો કન્વર્ઝ થઈ ગયો છે તમે ઉદાહરણ તરીકે બે પુનરાવર્તનોમાં ઉદ્દેશ્ય કાર્ય મૂલ્યો વચ્ચેનો તફાવત પણ લઈ શકો છો જ્યારે તે ખૂબ જ નાનું બને છે ત્યારે તમે એમ કહીને વિચારશો કે અલ્ગોરિધમનો કન્વર્ઝ થઈ ગયો છે અથવા તમે દરેક બિંદુએ ડેરિવેટિવ લઈ શકો છો અને પછી જ્યારે ડેરિવેટિવ ધોરણ ખૂબ નાનો થઈ જાય છે ત્યારે તમે કહી શકો છો કે અલ્ગોરિધમનો કન્વર્ઝ થાય છે આ બંને વચ્ચેનો તર્ક એ છે કે આ કિસ્સામાં આપણે સારી રીતે કહી રહ્યા છીએ કે અમે આ કરી રહ્યા છીએ પરંતુ આપણે ખરેખર આપણા ઉદ્દેશ્ય કાર્યમાં સુધારો કરી રહ્યા નથી તેથી મને જે કંઇક મળે તેથી હું ખુશ થઈશ અને પછી કહીશ કે જો તમે કરો તો નોંધપાત્ર રીતે સુધારશો નહીં અને જે મહત્ત્વપૂર્ણ છે તે કંઈક છે જે તમે વ્યાખ્યાયિત કરો છો હું અલ્ગોરિધમનો બંધ કરું છું તેથી તમે તે કરી શક્યા અથવા જ્યારે તમે આ નોર્મ કરો છો ત્યારે તમે છેવટે જાણો છો મહત્તમ મૂલ્ય પર તમે જાણો છો કે ગ્રૈડીઅન્ટ 0 હોવો જોઈએ એટલે કે આ વેક્ટરનો ધોરણ 0 હોવો જોઈએ તેથી જ્યારે ગ્રેડ એફ 0 ની ખૂબ નજીક આવે છે ત્યારે તમે કહો શકો છો કે મેં મારું એલ્ગોરિધમ ફેરવ્યું છે અને હું તે સમયે અલ્ગોરિધમનો બંધ કરીશ તેથી લાક્ષણિક ઓપ્ટિમાઇઝેશન પેકેજો અથવા સોફ્ટવેરમાં આ વિવિધ વિકલ્પો છે જેનો ઉપયોગ તમે શોધી કાઢવા માટેના કન્વર્ઝન માટે પૂછવા માટે કરી શકો છો અને તે બિંદુએ રોકવા માટે અલ્ગોરિધમનો છે તેથી આ તમને એક વિચાર આપે છે કે મહત્તમ અથવા લઘુત્તમ માટે આપણે જે વિશ્લેષણાત્મક અભિવ્યક્તિની શરૂઆત કરી છે તેને ગ્રૈડીઅન્ટ ના નિયમમાં કેવી રીતે રૂપાંતરિત કરવામાં આવે છે અને આ બધાને ગ્રૈડીઅન્ટ આધારિત ઓપ્ટિમાઇઝેશન એલ્ગોરિધમ્સ કહેવામાં આવે છે અને પછી અમે તમને આ આંકડાકીય ઉદાહરણ બતાવ્યું કે આ ગ્રૈડીઅન્ટ આધારિત ઓપ્ટિમાઇઝેશન એલ્ગોરિધમ વ્યવહારમાં ખરેખર કેવી રીતે કાર્ય કરે છે અમે આ ગાણિતીક નિયમો અને મશીન લર્નિંગ વચ્ચેનું જોડાણ પણ બનાવ્યું છે અને જેમકે મેં ઉલ્લેખ કર્યો છે તેમ મોટાભાગની મશીન લર્નિંગ તકનીકો તમે તેમને કોઈ ઓપ્ટિમાઇઝેશન એલ્ગોરિધમનો કોઈ રૂપ માની શકો છો અને ક્રમિક ક્રમ એ એક એલ્ગોરિધમ છે જેનો ઉપયોગ ડેટા સાયન્સ સમસ્યાઓને હલ કરવામાં થોડો ઉપયોગ કરવામાં આવે છે ધ્યાનમાં લેવા જેવી અન્ય બાબતો એ છે કે તમારા મૂલ્યોને પુનરાવર્તિત કરીને પુનરાવર્તન દ્વારા બદલવાની દિશા આ કિસ્સામાં આપણે તેને એક સ્ટીપેસ્ટ ડિસેન્ટ તરીકે લીધી છે આ કરવાની ઘણી અન્ય રીતો છે તમે અન્ય વિચારોનો ઉપયોગ કરીને દિશા નિર્દેશો પસંદ કરી શકો છો જેનો ઉપયોગ અન્ય ઘણાં અલ્ગોરિધમ્સનો છે તેથી અમે અહીં ડેટા સાયન્સ ના આ પ્રારંભિક અભ્યાસક્રમમાં અમે સૌથી સામાન્ય અને શોધ દિશાઓના સૌથી સરળ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે તે સમયે ગ્રૈડીઅન્ટ નકારાત્મક છે અને ફરીથી આ અલ્ગોરિધમ્સ પણ લર્નિંગ પેરામીટર અથવા સ્ટેપ લંબાઈના મૂલ્યને બદલતા રહે છે કારણ કે તેઓ તેને ઓપ્ટિમાઇઝેશન એલ્ગોરિધમ્સ ઇટરેશનને ઇટરેશનમાં કહેશે આ સ્થિતિમાં અમે તે ચાલુ રાખ્યું છે કે આપણે ફક્ત વધુ જટિલ ખ્યાલો પર જતા પહેલા મૂળભૂત વિચારોને સમજાવીએ છીએ તે સુનિશ્ચિત કરવા માટે સતત રહેવું જોઈએ તેમ છતાં હું માત્ર તમને યાદ રાખવા માંગું છું કે આ લર્નિંગ પરિમાણ એ કંઈક છે જે આપેલ ઓપ્ટિમાઇઝેશન એલ્ગોરિધમમાં ઇટરેશનથી ઇટરેશનમાં શ્રેષ્ઠ રીતે બદલી શકાય છે તેથી આની સાથે હું આશા રાખું છું કે તમને યુનિવેરિએંટ અને મલ્ટિ વેરિએટ ઓપ્ટિમાઇઝેશન અનિયંત્રિત બિન રેખીય ઓપ્ટિમાઇઝેશનનો વાજબી વિચાર મળ્યો છે હવે પછીના વ્યાખ્યાનમાં આપણે શું કરવા જઈ રહ્યા છીએ તે જોવાનું છે કે આપણે આ ઘડતરમાં અવરોધ કેવી રીતે રજૂ કરી શકીએ છીએ અને રચનાના નિર્માણમાં અવરોધ કેવી અસર કરે છે અને આપણે કેવી રીતે મર્યાદિત ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓ હલ કરીએ છીએ અને જેમ જેમ મેં પહેલાં કહ્યું છે કે આ મર્યાદાઓ બે પ્રકારની હોઈ શકે છે સમાનતાની મર્યાદાઓ અને અસમાનતાની મર્યાદાઓ અમે જોશું કે સમાનતાના અવરોધો અને અસમાનતાના અવરોધો સાથે ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓ કેવી રીતે હલ કરી શકીએ તેથી હું તમને પછીનાં વ્યાખ્યાનમાં જોઈશ